પહેલાં આપણે રીઅલ ટાઇમ ટાસ્ક શેડ્યૂલર રેટ મોનોટોનિક અલ્ગોરિધમ અથવા આરએમએ અને તેના અલ્ગોરિધમોની એક મહત્વપૂર્ણ શ્રેણીની ચર્ચા કરી હતી ડિઝાઇનર ટાસ્ક સેટમાં હોય તેવા ટાસક્સને સ્ટેટિક પ્રાઓરિટી સોંપે છે અને અલ્ગોરિધમનો અથવા પ્રાઓરિટી સોંપવા માટે જે તકનીકનો ઉપયોગ કરે છે તે તે છે કે જે ટાસક્સમાં ઊંચો રેટ હોય તેને વધારે પ્રાઓરિટી આપવામાં આવે છે જેનો ઓછો પીરિયડ હોય તેમને વધારે પ્રાઓરિટી આપવામાં આવે છે અને સ્ટેટિક પ્રાઓરિટી શેડ્યૂલરની સહાયથી આ વધારે પ્રાઓરિટી વાળા ટાસક્સ તેમની પ્રાઓરિટી જાળવે છે એકવાર ડિઝાઇનર કોઈ ટાસ્કને પ્રાઓરિટી સોંપે છે તો તે બદલાતું નથી અને જો ત્યાં ઓછી પ્રાઓરિટી વાળા ટાસ્ક હોય તો પણ પછી વધારે પ્રાઓરિટી વાળા ટાસ્ક હંમેશાં ચાલે છે ઓછી પ્રાઓરિટી વાળા ટાસક્સ પ્રિ ઈમ્પટેડ હોય છે અથવા તેઓ વધારે પ્રાઓરિટી વાળા ટાસ્ક પૂર્ણ ન થાય ત્યાં સુધી રાહ જોતા રહે છે આપેલ ટાસ્કને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ વિચારણા એ છે કે શેડ્યૂલર દ્વારા નક્કી કરેલ ટાસ્ક સેટ ફિઝિબલી ચાલી શકશે કે કેમ તે તપાસવું છે અને આપણે યુટીલાઈઝેશન બાઉન્ડસનો ઉપયોગ કરીને આ પણ ચકાસી લીધું છે પ્રથમ એક મૂળભૂત છે કે કોઈ ટાસ્ક સેટનો યુટીલાઈઝેશન બાઉન્ડ યુનિપ્રોસેસર પર ચલાવા માટે ૧ થી વધુ ના હોવો જોઈએ અથવા ≤ 1 પરંતુ તે એક આવશ્યક શરત હતી જે પર્યાપ્ત શરત નથી અને પછી આપણે જોયું લિયુ લેલેન્ડ્સના એક્સપ્રેશન દ્વારા આપવામાં આવેલી પર્યાપ્ત શરત જે n2−1 દ્વારા આપવામાં આવે છે જ્યાં n એ શેડ્યૂલેડ ટાસક્સની સંખ્યા છે જે યુટીલાઈઝેશન બાઉન્ડ બનાવે છે ટાસક્સ સેટ n ટાસક્સ ની યુટીલાઈઝેશન બાઉન્ડ ≤ n2−1 હોય ત્યાં સુધી ટાસક્સ સેટ ફિઝિબલી રેટ મોનોટોનિક અલ્ગોરિધમ દ્વારા ચલાવી શકાય છે ઉદાહરણ તરીકે આપની પાસે ૨ ટાસક્સ છે અને એક્ઝિકયુશનનો સમય ei અને pi છે અને આપણે માની લીધું છે કે pi di એટલે કે સમયમર્યાદા અને પીરિયડ સમાન છે ત્યાં ૨ ટાસક્સ છે જ્યાં ટાસ્ક ૧ નો એક્ઝિકયુશનનો સમય ૨ છે પીરિયડ 4 છે અને ટાસ્ક ૨ નો એક્ઝિકયુશન સમય ૧ છે પીરિયડ ૮ છે શું રેટ મોનોટોનિક અલ્ગોરિધમ હેઠળ યુનિપ્રોસેસર પર એ ચાલશે તે તપાસવા માટે લિયુ લેલેન્ડના માપદંડનો ઉપયોગ કરવામાં આવશે લિયુ લેલેન્ડના માપદંડ માટે આપણે પ્રથમ ૨ ટાસ્કને કારણે યુટીલાઈઝેશનની ગણતરી કરવાની જરૂર છે પ્રથમ ટાસ્ક ને દરેક 4 એકમોમાં એક્ઝિકયુશન ટાઇમના 2 એકમોની જરૂર હોય છે યુટીલાઈઝેશનછે બીજા ટાસ્કને દર 8 એકમોમાં એક્ઝિકયુશન ટાઇમના 1 એકમની જરૂર છે યુટીલાઈઝેશન છે અને સરળ બનાવવા પર આપણને 0 5 0 125 0 625 મળે છે અને પછી આપણે લિયુ લેલેન્ડની ગણતરી કરીએ છીએ કારણ કે ત્યાં 2 ટાસક્સ છે પછી n2−1 22−1 0 ૮૨ અને 0 ૬૨૫ ≤ 0 ૮૨ અને તેથી ટાસક્સ સેટ રેટ મોનોટોનિક અલ્ગોરિધમ હેઠળ યુનિપ્રોસેસર પર ફિઝિબલી ચલાવી શકાય છે ટાસક્સ સેટ કેવી રીતે પ્લોટ કરવો તે અંગે જોઈએ ચાલો ધારી લઈએ કે આ બંને ટાસક્સ સમયસર 0 એટલે કે તેમની પાસે 0 ફેઝિંગ પર પહોંચે છે તે બધા 0 સમયે તૈયાર થઈ જાય છે પરંતુ તે પછી ટાસ્ક T1 માં ટાસ્ક T2 કરતા વધારે પ્રાઓરિટી છે કારણ કે તેનો સોફ્ટ પીરિયડ છે અને તેથી શેડ્યૂલિંગ કરવા માટે પ્રથમ T1 લેવો જોઈએ T1 નો પહેલો ઇન્સ્ટનસ ચાલે છે અને તે પૂર્ણ થવા માટે ૨ એકમોનો સમય લે છે અને તે સમય સુધી T2 નો પહેલો ઇન્સ્ટનસ રાહ જોતો રહે છે અને આ સમયે T2 હમણાં ચાલવાનું શરૂ કરે છે અને T2 ને ફક્ત 1 એકમ સમયની જરૂર હોય છે તે 3 દ્વારા પૂર્ણ થાય છે અને 4 સમયએ T1 નો બીજો ઇન્સ્ટનસ આવે છે અને તે ૬ સુધી ચાલુ રહે છે 1 અને પછી T2 નો આગલો ઇન્સ્ટનસ ૮ પર આવે છે અને તે આગળ વધે છે તેમના આગમન અનુસાર ટાસક્સ ને પ્લોટ કર્યા છે અને તેમની પ્રાઓરિટીના આધારે પછી ટાસ્ક અવલોકન કરી શકાય છે કે કયું ટાસ્ક ચાલશે આપણે જોઈ શકીએ છીએ કે બંને ટાસક્સ લિયુ લેલેન્ડ એક્સપ્રેશન દ્વારા આપવામાં આવેલી સંબંધિત સમયમર્યાદાને પૂર્ણ કરે છે ઉદાહરણ તરીકે અહીં તે 2 ટાસક્સ છે તે પ્રથમ ટાસ્ક દરેક ૪ એકમોમાં એક્ઝિકયુશન ટાઇમના ૨ એકમો લે છે પરંતુ હવે આપણી પાસે ટાસ્ક ૨ છે દર ૮ એકમોમાં એક્ઝિકયુશન ટાઇમના ૪ એકમો લે છે પ્રથમ ટાસ્કને કારણે યુટીલાઈઝેશન 0 અને બીજું ટાસ્ક પણ 0 ૫ છે અને તેથી તેનો સરવાળો ૧ થાય છે પરંતુ લિયુ લેલેન્ડ બાઉન્ડ 0 ૮૨ છે આ ટાસક્સ સેટ લિયુ લેલેન્ડ એક્સપ્રેશન અનુસાર શેડ્યૂલેબલ ન હોવી જોઈએ તેને તપાસવા માટે પ્રથમ T1 ચાલશે કારણ કે તેમાં ૨ એકમો માટે વધુ પ્રાઓરિટી છે અને ત્યારબાદ તે T2 શરૂ થશે તે ૪ એકમો લે છે પરંતુ પછી તે ૨ એકમો માટે દોડ્યા પછી T1 નો બીજો ઇન્સ્ટનસ આવશે અને તે T2 ને પ્રિ ઈમ્પટ કરશે અને ૪ થી ૬ સુધી શરૂ રહેશે અને T1 ના ઇન્સ્ટનસ ૬ પર પૂર્ણ થાય છે પ્રિ ઈમ્પટ થયેલ T2 ચાલવાનું શરૂ કરશે પરંતુ ૮ સમયે તે પૂર્ણ થઈ ગયું છે અને T1 નો નવો ઇન્સ્ટનસ આવશે પરંતુ પછી બંને T1 અને T2 તેમની સમયમર્યાદા પૂરી કરી છે જો આપણે આ શેડ્યૂલને લાંબા સમય માટે દોરીએ તો પણ એવું જોવા મળે છે કે T 1 અને T2 બંને તેમની સમયમર્યાદા ને પૂર્ણ કરે છે પરંતુ પછી લિયુ લેલેન્ડ એ સંકેત આપ્યો છે કે ટાસક્સ સેટ ફિઝિબલી શેડ્યૂલેબલ નથી અહીં એવું નિષ્કર્ષ કાઢી શકાય છે કે લિયુ લેલેન્ડનો માપદંડ ખરેખર એક નિરાશાવાદી માપદંડ છે એ અર્થમાં કે જો કોઈ ટાસ્ક નક્કી કરેલું માપદંડ ચોક્કસપણે મળે તો તે શેડ્યૂલેબલ થઈ શકે પરંતુ કેટલાક કિસ્સાઓમાં ઉદાહરણ તરીકે ટાસક્સ સેટ પૂર્ણ ન થાય તો પણ લિયુ લેલેન્ડ હજી પણ બંધાયેલ છે તે ફિઝિબલી શેડ્યૂલ આપી શકે છે આપણે આગળ સાબિત કરીશું અને લિયુ અને લેહોક્ઝકી દ્વારા ૧૯૮૮ અને ૧૯૮૭ માં તપાસ કરાયેલ આ કેટેગરીના પરિણામો તેઓ લિયુ લેહોક્સ્કી માપદંડ તરીકે ઓળખાતા નવા માપદંડ સાથે આવ્યા તે ચકાસવા માટે કે લિયુ લેલેન્ડ માપદંડ નિષ્ફળ જાય તેવા ટાસક્સ હજી તેની સમયમર્યાદા પૂરી કરી શકે છે કે કેમ જો લિયુ લેલેન્ડ ના માપદંડને પૂર્ણ ન કરતા હોય તેવા ટાસક્સ હજી પણ સંભવિતપણે ટાસક્સ સેટ ને ફિઝિબલી શેડ્યૂલ કરી શકે છે ઉદાહરણ તરીકે આપની પાસે 3 ટાસક્સ T1 T2 અને T3 છે પ્રથમ ટાસ્ક દર ૪ એકમો માટે એક્ઝિકયુશનનો ૧ એકમ લે છે બીજા ટાસ્કમાં દર ૬ એકમ માટે એક્ઝિકયુશનના ૨ એકમોની જરૂર છે ત્રીજા ટાસ્કમાં દર ૨0 એકમો માટે એક્ઝિકયુશનના 3 એકમોની જરૂર છે અને ટાસ્ક આરએમએ હેઠળ ફિઝિબલી શેડ્યૂલ કરી શકાય છે આ કરવા માટે પહેલા આપણે મૂળભૂત માપદંડને તપાસવાની જરૂર છે કે શું 3 ટાસ્ક સેટના કારણે યુટીલાઈઝેશન ૧ થી ઓછો છે પછી આપણે 3 ટાસક્સ માટે લિયુ લેલેન્ડ માપદંડ ચકાસી શકીએ છીએ પછી આપણે લિયુ લેલેન્ડ દ્વારા સૂચિત યુટીલાઈઝેશન બાઉન્ડની ગણતરી કરવાની જરૂર છે જે 32−1 છે અને પછી આપણે તપાસ કરીએ છીએ કે તે યુટીલાઈઝેશન બાઉન્ડ છે કે નહીં જો આપણે 3 ટાસ્કને કારણે યુટીલાઈઝેશનની ગણતરી કરીએ છીએ તો આપણે શોધી કાઢીએ છીએ કે તે અથવા છે જે મૂળભૂત માપદંડને પૂર્ણ કરે છે જે યુટીલાઈઝેશન છે ∑ui ≤1 પણ ચાલો આપણે લિયુ લેલેન્ડ માપદંડ જોઈએ જ્યાં કોઈપણ 3 પછી 32−10 ૭૭૮ અને 0 ૭૩૩ 0 ૭૭૮ ને તેથી લિયુ લેલેન્ડ માપદંડ દ્વારા એવું કહી શકાય કે આ ટાસક્સ સેટ રેટ મોનોટિક શેડ્યુલરમાં ફિઝિબલી શેડ્યૂલ કરી શકાય છે ઇડીએફ અને આરએમએ નીચેના કારણોને લીધે ખરેખર અલગ અલગ પ્રકારનાં શેડ્યૂલર છે ઇડીએફમાં કોઈપણ સમયે શેડ્યૂલર તૈયાર કરેલા ટાસ્કની તપાસ કરે છે શોધી કાઢે છે કે જેમાં નાની સમયમર્યાદા હોય અને પછી તેને એક્ઝિક્યુશન માટે રવાના કરે છે આરએમએમાં બીજી તરફ આપણે તેમના અરાઇવલ રેટ ના આધારે અથવા ટાસ્ક પીરિયડ દરમિયાન ટાસક્સને સ્ટેટિક પ્રાઓરિટી સોંપીએ છીએ પરંતુ તે પછી જો આપણે કોઈપણ આરબીટરી ટાસ્ક સેટ માટે ટાસ્ક એક્ઝિક્યુશન જેમાં ૨ ટાસક્સ ૩ ટાસક્સ અથવા ૪ ટાસક્સ હોય તો પછી ઇડીએફ અને આરએમએ દ્વારા ચાલતું શેડ્યૂલ તપાસીશું અને તે સરખાવામાં આવશે તેમને સરખાવતા જાણવા મળ્યું છે કે તેઓ ખરેખર સમાન છે પરંતુ નીચે એક ઉદાહરણ છે જે નિર્માણ કરી શકાય છે જ્યાં વિવિધ શેડ્યૂલ્સ બનાવવામાં આવે છે ઇડીએફ માટે આપણને યુટીલાઈઝેશનની જરૂર છે ૧00 તે આરએમએ માટે ફિઝિબલ શેડ્યૂલ ઉત્પન્ન કરશે સિવાય કે શેડ્યૂલ યુટીલાઈઝેશન બંધાયેલા કરતા ઓછી હશે જ્યાં તે ફિઝિબલ શેડ્યૂલ ઉત્પન્ન કરી શકશે નહીં જો આપણે કેટલાક આરબીટરી ટાસ્ક સેટ કરીએ જે ઇડીએફમાં શેડ્યૂલેબલ થઈ શકે પરંતુ આરએમએમાં શેડ્યૂલેબલ ન હોય અને તો પછી શેડ્યૂલ અલગ થશે આપણે આરએમએ હેઠળ અનશેડ્યૂલેબલ ટાસ્ક સેટને ધ્યાનમાં લઈએ છીએ પરંતુ ઇડીએફમાં શેડ્યૂલેબલ કરી શકાય છે અને પછી આપણે જુદા જુદા શેડ્યૂલ બનાવતા ૨ શેડ્યુલર મેળવી શકીએ છીએ નોન ટ્રીવીઅલ ઉદાહરણ એ ટાસ્ક સેટ હોઈ શકે છે જેમાં પૂર્ણ થયા પહેલાં ટાસ્ક પ્રિ ઈમ્પટ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે રેટ મોનોટોનિક અલ્ગોરિધમમાં આપણી પાસે ૨ ટાસક્સ છે T1 અને T2 જેમાં ટાસ્કમાં એક્ઝિકયુશનનો સમય અને પીરિયડ ૩ અને ૮ છે અને બીજો ટાસ્ક એક્ઝિકયુશન સમય અને પીરિયડ ૬ અને ૧૨ છે જે શેડ્યૂલ બનાવવામાં આવશે તેમાં શરૂઆતમાં T1 છે જે ચાલશે કારણ કે તેની પાસે T2 કરતા વધારે પ્રાઓરિટી છે કારણ કે તે ૩ પર પૂર્ણ કરે છે T2 ૮ સુધી ચાલશે અને પછી T1 ચાલવાનું શરૂ કરશે પછી T1 આગળનો ઇન્સ્ટનસ આવશે બીજી તરફ ઇડીએફમાં T1 ૩ સુધી ચાલશે T2 ૯ સુધી ચાલશે અને પછી T1 ચાલશે કારણ કે આ સમયે જ્યારે T1 ૮ પર ચાલે છે અને ટાસ્ક T1 ૮ પર આવે છે પરંતુ તે સમય સુધીમાં સમયમર્યાદા T2 માટે પહેલેથી જ નજીક છે અને તેની સમયમર્યાદા ૧૨ છે જ્યારે T1 માટેની સમયમર્યાદા ૧૬ છે કારણ કે તે ૮ પર આવી છે અને તેથી T2 ૯ સુધી ચાલશે અને પછી ફક્ત T1 જ ચલાવી શકે છે આપણે પહેલાથી ઉદાહરણો દ્વારા જોયું છે કે લિયુ અને લેલેન્ડની શરત ખરેખર એક નિરાશાવાદી શરત છે કારણ કે ટાસક્સની સંખ્યા વધે છે તે ૬૯ પર સ્થિર થાય છે અને તે એક પૂરતી શરત છે કે જો કોઈ ટાસ્ક સેટ આને પૂર્ણ કરે છે તો તે ચોક્કસપણે શેડ્યૂલેબલ થઈ શકે છે પરંતુ તે પછી પણ જો તે લિયુ લેલેન્ડની શરતને નિષ્ફળ કરે તો પછી પણ ત્યાં એક તક છે કે તે શેડ્યૂલેબલ થઈ શકે તેથી આપણે લિયુ અને લેહોક્સ્કી દ્વારા આપવામાં આવેલ કમપ્લીશન ટાઇમ પ્રમેય તરીકે ઓળખાતું બીજું પરિણામ જોયું છે જ્યાં ટાસક્સ સેટ ખરેખર તે સમયમર્યાદાને પૂર્ણ કરશે કે કેમ તે ચકાસી શકાય છે જો તે લિયુ લેલેન્ડની શરતમાં શેડ્યૂલેબલ ન હોય તો પણ ઉદાહરણ તરીકે અહીં એક્ઝિકયુશન ટાસક્સ જે વિવિધ એક્ઝિકયુશન સમય અને સમયમર્યાદા ધરાવે છે તે હાજર છે અને લિયુ લેલેન્ડ પરિણામ પરીક્ષણ કરવાની જરૂર છે આપણે લાગે છે કે ત્યાં યુટીલાઈઝેશન 0 ૭૫૩ છે અને બાઉન્ડ 0 ૭૭૯ છે અને તેથી ટાસ્ક શેડ્યૂલેબલ છે નીચે એક સમસ્યા અને તેના જવાબ છે આ લેક્ચરમાં આપણે પ્રથમ મૂળભૂત અલ્ગોરિધમ તરફ ધ્યાન આપ્યું હતું અને રેટ મોનોટોનિક અલ્ગોરિધમ માં પ્રોગ્રામરે ઓછી પીરિયડ વાળા ટાસક્સ ને વધારે પ્રાઓરિટી સોંપવાની જરૂર છે અને એકવાર તે કરે તો શેડ્યુલર ટાસક્સ ચલાવશે પરંતુ પછી આપણે જાણવું જરૂરી છે કે તેઓ સંતોષકારક રીતે ચાલશે કે નહીં તેના માટે આપણે કેટલીક બાઉન્ડની ચર્ચા કરી રહ્યા હતા પ્રથમ તે છે કે યુટીલાઈઝેશન બાઉન્ડ ૧ યુટીલાઈઝેશનનો સરવાળો ૧ કરતા ઓછો હોવો જોઈએ બીજી બાઉન્ડ લિયુ લેલેન્ડ બાઉન્ડ છે તે n2−1 દ્વારા આપવામાં આવે છે u2 બાઉન્ડ સામાન્ય રીતે આપેલ ટાસક્સ સેટ માટે e1 કરતા ઓછું હોય છે પરંતુ જો ટાસ્ક સેટમાં ફક્ત ૧ ટાસ્ક હોય તો u1 u2 ની બરાબર છે અને u2 લગભગ ૭0 યુટીલાઈઝેશન પર સ્થિર થાય છે જો કોઈ ટાસક્સ માટેનું યુટીલાઈઝેશન ૭0 થી ઓછું હોય તો તે ચોક્કસપણે શેડ્યૂલેબલ છે પરંતુ આપણે ફક્ત કેટલાક ઉદાહરણોની ચર્ચા કરી અને શોધી કાઢ્યું કે લિયુ લેલેન્ડ ખરેખર એક નિરાશાવાદી પરિણામ છે જો કોઈ ટાસક્સ સેટ તેની સમયમર્યાદા પૂરી કરશે પરંતુ તે લિયુ લેલેન્ડની શરતનું ઉલ્લંઘન કરી શકે છે તેથી આપણે આગળ તપાસ કરવાની જરૂર છે તે શેડ્યૂલેબિલિટી ચેક 3 છે જે ૧૯૮૯ માં લિયુ અને લેહોક્સ્કી દ્વારા આપવામાં આવેલ કમપ્લીશન ટાઇમ નો પ્રમેય છે આપણે તપાસ કરવાની જરૂર છે જો ટાસ્ક સેટ લિયુ લેલેન્ડને નિષ્ફળ કરે છે પરંતુ તે હજી શેડ્યૂલેબલ થઈ શકે છે ચાલો આપણે ત્રીજા પરીક્ષણ પર નજર કરીએ એટલે કે જો કોઈ ટાસ્ક સેટ લિયુ લેલેન્ડની શરતને પૂર્ણ કરતો નથી તો ત્યાં પણ એક સંભાવના છે કે તે ખરેખર શેડ્યૂલેબલ થઈ શકે છે અને આપણે ૧૯૮૯ માં આપવામાં આવેલી લિયુ લેહોક્સ્કીની શરત તપાસવાની જરૂર છે મુખ્ય પરિણામ જે તેઓએ આપ્યું તે છે કે આપણે દરેક ટાસ્ક ને ટાસક્સ સેટમાં જોઈએ છીએ અને આપણે ધારીએ છીએ કે ટાસક્સ વચ્ચે 0 ફેઝિંગ થાય છે એટલે કે બધા ટાસક્સ 0 થી શરૂ થાય છે જે 0 ફેઝિંગ છે ભલે તેમનામાં ફેઝિંગ જુદાં જુદાં હોય પણ આપણે ફેઝિંગને દૂર કરીએ છીએ અને તેમને 0 ફેઝિંગ તરીકે માનીએ છીએ પછી 0 ફેઝિંગ હેઠળ આપણે તપાસીએ છીએ કે શું બધા ટાસ્ક તેમની પ્રથમ સમયમર્યાદાને પૂર્ણ કરશે કે કેમ અને જો તેઓ તેમની પ્રથમ સમયમર્યાદા પૂરી કરે છે તો ટાસક્સ સેટ શેડ્યૂલેબલ થાય છે જેવું જણાવ્યું છે તેમ પરિણામ એ છે કે આપણે આપેલ ટાસક્સ માટે વિચારણા કરીશું જે 0 પર બધા ટાસક્સ તૈયાર થઈ જાય છે અને આપણે તે તપાસવાની જરૂર છે કે તેઓ તેમની પ્રથમ સમયમર્યાદા પૂરી કરે છે કે નહીં જો દરેક ટાસક્સ તેની પ્રથમ સમયમર્યાદાને પૂર્ણ કરે છે તો આપણે સુરક્ષિત રીતે કહી શકીએ છીએ કે ટાસક્સ સેટ શેડ્યૂલેબલ છે પરંતુ પછી 0 ફેઝિંગ અને ફક્ત પ્રથમ સમયમર્યાદા સુધી ચકાસણીના મહત્વ ઉપર પ્રશ્ન ઊભો થાય છે સવાલનો જવાબ એ છે કે લિયુ લેહોક્ઝકીએ શોધી કાઢ્યું કે શેડ્યૂલેબિલિટી માટેની સૌથી ખરાબ શરત ત્યારે થાય છે જ્યારે બધા ટાસક્સ ફેઝમાં આવે છે અને તે સમય છે જો બધા ટાસક્સ ફેઝમાં આવે છે તો પછી અન્ય તમામ વધારે પ્રાઓરિટી વાળા ટાસક્સ પૂર્ણ થશે ત્યાં સુધી સુધી સૌથી ઓછી પ્રાઓરિટી વાળા ટાસ્ક વિલંબિત થશે તેથી તે શરત છે 0 ફેઝિંગ જ્યાં કેટલાક ટાસક્સ તેમની સમયમર્યાદા ચૂકી જાય છે પરંતુ 0 ફેઝિંગ હેઠળ પણ જો ટાસક્સ સેટ સમયમર્યાદા પૂરી કરવામાં સક્ષમ હોય સૌથી ઓછી પ્રાઓરિટી વાળો ટાસક્સ પણ તેની સમયમર્યાદા પૂરી કરવા માટે સક્ષમ હોય તો પછી નક્કી કરેલા ટાસક્સ શેડ્યૂલેબલ થશે હવે આપણે જાણીએ છીએ કે લિયુ લેહોક્ઝકી દ્વારા આપવામાં આવેલ પરિણામ ટાસક્સ માટે 0 ફેઝિંગ પર વિચારણા કરીને અને તપાસ કરીને કે બધા ટાસક્સ તેમની પ્રથમ સમયમર્યાદા પૂરી કરે છે કે નહીં અને પછી આપણે સુરક્ષિત રીતે કહી શકીએ કે તેઓ તેમની સમયમર્યાદા પૂરી કરશે સહેલો અથવા શિખાઉ અભિગમ તપાસવા વિશે પ્રશ્ન ઊભો થાય છે જે ટાસક્સ શેડ્યૂલ્સ ને પ્લોટ કરીને જે ટાસક્સ સમય 0 પર આવે તેના દ્વારા મેળવીશું આપણે ટાસક્સ માટે 0 ફેઝિંગ ધ્યાનમાં લઈએ છીએ અને આપણે દરેક માટે પ્રથમ સમયમર્યાદા સુધી શેડ્યૂલ દોરી દઈએ છીએ અને અવલોકન કરીએ છીએ કે દરેક ટાસ્ક શેડ્યૂલેબલ થાય છે અને તે પછી આપણે નિષ્કર્ષ કાઢીએ છીએ કે ટાસક્સ સેટ શેડ્યૂલેબલ છે પરંતુ જો આપણી પાસે જુદા જુદા પીરિયડ સાથે મોટી સંખ્યામાં ટાસક્સ છે તો પછી શેડ્યૂલ દોરવું એ બોજારૂપ હશે ભૂલોની સંભાવના છે અને શ્રેષ્ઠ અભિગમ નહીં હોય આગળ આપણી પાસે ગાણિતિક એક્સપ્રેશન છે જ્યાં આપણે મૂલ્યોને અવેજી કરીએ છીએ અને પછી તે પરિણામો શેડ્યૂલેબલ થાય છે કે નહીં તે મેળવીએ છીએ આપણે પહેલેથી જ ચર્ચા કરી છે કે લિયુ લેહોક્સ્કીને કારણે આ કમપ્લીશન ટાઇમ પ્રમેયમાં મૂળભૂત ધારણા એ છે કે જ્યારે કોઈ ટાસ્ક તેની સાથે આવે ત્યારે સૌથી વધુ ખરાબ તબક્કો થાય છે આપણે ચકાસી શકીએ છીએ કે T1 અને T2 એ ૨ ટાસક્સ છે અને T1 નો પીરિયડ 30 છે T2 નો પીરિયડ ૧૨0 છે અને ચાલો ધારીએ કે તેઓ 0 ફેઝિંગ પર આવે છે ત્યારબાદ T2 એક્ઝિકયુશન પૂર્ણ કરવા માટે આપણે અહીં શેડ્યૂલ દોર્યું છે અને જોયું છે કે T2 ને પૂર્ણ થવા માટે ૯0 એકમોની જરૂર છે કારણ કે જ્યારે પણ T1 0 દરમિયાન ૩0 દરમિયાન ૬0 દરમિયાન આવે છે તે ૧0 એકમો માટે ચાલશે બાકીનો સમય T2 ચલાવી શકે છે અને આપણે જોઈ શકીએ છીએ કે તે ૯0 પર પૂર્ણ થશે પરંતુ હવે ચાલો ધારીએ કે ત્યાં એક ફેઝિંગ છે T1 ફક્ત ૨0 પછી આવે છે અને T2 0 પર આવે છે ફરીથી પ્લોટ બનાવતા આપણે જોયું કે T1 નું ફેઝિંગ ૨0 છે T1 ૨0 પર આવે છે અને T2 ને બદલે છે T2 0 થી ૨0 સુધી ચાલે છે અને તેથી આપણે શોધી કાઢ્યું છે કે T2 ૮0 પર પૂર્ણ થાય છે આ ઉદાહરણ એ હકીકતને સૂચવે છે કે કોઈ ટાસ્ક માટેનો સૌથી ખરાબ કેસ કમપ્લીશન ટાઇમ ત્યારે આવે છે જ્યારે તે તેની સાથે તબક્કામાં આવે છે તે વધારે પ્રાઓરિટી ટાસ્ક છે અને સંભવતપણે લિયુ અને લેહોક્સ્કીએ પ્રમેય આપ્યો છે કે આપણે દરેક ટાસ્ક માટે તપાસ કરવાની જરૂર છે કે તે જ્યારે બધા ટાસક્સ જોડે ફેઝ માં આવે છે તેની પ્રથમ સમયમર્યાદા પૂરી કરે છે કે નહીં ગાણિતિક રીતે લિયુ અને લેહોક્ઝ્કી માપદંડનું પરીક્ષણ કરવા માટે એ ગાણિતિક એક્સપ્રેશન છે જે ei ⌈ ⌉∗ej ≤ pi ei ⌈ ⌉∗ej ≤ pi તરીકે આપવામાં આવે છે આ એક્સપ્રેશન પાછળનો સાહજિક ખ્યાલ એ છે કે ei ટાસ્ક નો પૂર્ણ થવાનો સમય છે પરંતુ પછી જ્યારે પણ વધારે પ્રાઓરિટી ટાસક્સ તૈયાર થાય છે ત્યારે તેઓએ ચલાવવું પડે છે જ્યારે ટાસ્ક Ti એ રાહ જોવી પડે છે વધારે પ્રાઓરિટી ટાસક્સ એ 1 થી i −1 સુધીના ટાસક્સ છે અને ei પીરિયડ પહેલાં આપણી ચિંતા તેઓ કેટલી વખત આવે છે ⌈ ⌉ દ્વારા તેઓ કેટલા વખત આવશે તે સંખ્યા આપવામાં આવી છે અને ⌈ ⌉ દ્વારા e1 નો પીરિયડ આપવામાં આવે છે જે તેના પહેલાં વધારે પ્રાઓરિટીના વાળા કેટલી વખત આવે છે તે ઉદાહરણો દ્વારા ચકાસીશું ઉદાહરણ તરીકે pj ૫ અને pi 3 છે pi એ pj પહેલા ૨ વખત આવી શકે છે એક 0 પર અને બીજું 3 પર pj જે ૫ પર હશે અને દરેક વખતે ej જેટલો સમય લેશે અને તેથી ei ⌈ ⌉∗ej આપણે તે તપાસવું જરૂરી છે કે તે pi કરતાં બરાબર છે કે નહીં અને તે આપણે ટાસ્કની શેડ્યૂલેબિલિટી આપશે હવે દરેક ટાસ્ક માટે કે શું તેઓ આ એક્સપ્રેશનને પૂર્ણ કરે છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે આપણે અહીં રોકાઈ જઈશું અને પછીનાં લેક્ચરમાં આપણે લિયુ અને લેહોક્સ્કી કમપ્લીશન ટાઇમ પ્રમેય વિશે થોડા ઉદાહરણો અને એક્સસાઈઝ જોઈશું અને પછી આપણે આગળ વધીશું